હમણાં જ અસાઇનમેન્ટ ની 6 પ્રોબ્લેમ નું સોલ્યુશન શૈલેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવ્યું છે હવે પછીની 4 પ્રોબ્લેમનું સોલ્યુશન અનમોલ તાકુર કરશે જે પણ અહીંયા આઈઆઈટી કાનપુર માં અમારા વિભાગમાં પીએચડી વિદ્યાર્થી છે તો અહીં અનમોલ ઠાકુર છે વિદ્યાર્થી પરિચય બદલ આભાર સાહેબ તેથી હું અસાઇનમેન્ટ નંબર 6 ની બાકીની 4 પ્રોબ્લેમ કરીશ તેથી હું પહેલા પ્રોબ્લેમ જણાવીશ પ્રોબ્લેમ નંબર 5 એ છે કે ગોળો એ સપાટી ચાર્જ ઘનતા વહન કરે છે તેથી તે ગોળાનો વિચાર કરો જે તેની સપાટી પર સપાટી ચાર્જ વહન કરે છે તે ઉદ્દગમ છે તેથી આ ઉદ્દગમનું કેન્દ્ર છે અને તે કોણીય ગતિ સાથે z અક્ષ આજુબાજુ ફેરી રહ્યું છે જે z છે તેથી ચાલો હું તેને પ્રથમ દોરીશ તેથી તે આ zની જેમ ફરે છે તેથી સપાટીની બહાર પોઇન્ટિંગ વેક્ટર તરીકે આપવામાં આવ્યું છે તેથી આપણે આ સિસ્ટમ માટે પોઇન્ટિંગ વેક્ટરની ગણતરી કરીશું તેથી આ સિસ્ટમના સોલ્યુશન માટે હું વ્યાખ્યાન નંબર 25 નો સંદર્ભ આપીશ જેમાં પ્રશિક્ષકે સ્પષ્ટ કહ્યું છે કે આવી સિસ્ટમો માટે ચુંબકીય ક્ષેત્ર ની ગણતરી કેવી રીતે કરવી હું ત્યાંથી આ સ્પિનિંગ ગોળા માટેના વેક્ટર પોટેન્શિયલ ને સીધા જ લખી રહ્યો છું આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશું આપણે આ સિસ્ટમ માટે વિદ્યુતક્ષેત્ર ની પણ ગણતરી કરીશું અને તે પછી અમે પોઇન્ટિંગ વેક્ટર ની ગણતરી કરવા માટે આગળ વધીશું તેથી જો તમે વ્યાખ્યાન નંબર 25 માં નોંધ પર નજર નાખો તો તમે જોશો કે આવી સિસ્ટમ માટે વેક્ટર પોટેન્શિયલ A આપવામાં આવ્યું છે r ≤ R માટે તે A 0Rωσrsinθ3 જ્યાં r એ અંતર છે જ્યાં આપણે વેક્ટર પોટેન્શિયલ ની ગણતરી કરવાની છે અને r ≥ R માટે A0R4ωσsinθ3r2 છે A 0Rωσrsinθ3 r ≤ R 0R4ωσsinθ3r2 r ≥ R તેથી આપણી પ્રોબ્લેમ માં આપણે ગણતરી માત્ર બહારની કરવાની છે તેથી આપણે આ ધારણા પછીથી વાપરીશું હમણાં માટે આપણે r અને R નો ઉપયોગ કરીશું પછીથી આપણે rRની સમાન મૂકીશું તેથી ફક્ત આ યાદ અપાવીએ તેથી એકવાર આપણને A મળે છે પછી આ BA નો ઉપયોગ કરીને આપણે B ની ગણતરી કરી શકીએ છીએ તે ચુંબકીય ક્ષેત્ર છે BA હું આ એક્સર્સાઈઝ તમારા માટે છોડું છું તમે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમમાં A શોધી શકો છો તેથી ફક્ત હું તેને ચૂકી ગયો A ની દિશા એ છે તેથી BA છે તમે તેને કોઈપણ રીતે શોધી શકો છો કે સ્ફેરિકલ કોઓર્ડીનેટ સિસ્ટમમાં કર્લ કેવી રીતે કરવામાં આવે છે હું ફક્ત B માટે અંતિમ સૂત્ર લખી રહ્યો છું ફક્ત બહાર અર્થ છે કે rR તેથી B 0R4ωσ3 2cosθrsinθ r3 છે આ સિસ્ટમ માટે આ B નું મૂલ્ય હશે તમે rR બહાર કરી શકો છો જે હું આ ગણતરી કરવા માટે લઈ રહ્યો છું તેથી એકવાર આપણે B શોધી લીધા પછી હવે આપણે A ની ગણતરી કરીશું માફ કરશો આ ગોળાને કારણે વિદ્યુતક્ષેત્ર ની ગણતરી કરીશું B 0R4ωσ3 2cosθrsinθ r3 તેથી વિદ્યુતક્ષેત્ર જેનો આપણે ગોસ નિયમ નો ઉપયોગ કરી શકીએ છીએ હું ફરીથી આ ગોળો દોરી રહ્યો છું આ છે ગોસિયન સરફેસ ને ફક્ત r અંતરે લો હવે તમે તેને સરળતાથી E 4πR20 લખી શકો છો જ્યાં R ત્રિજ્યા છે અને આ E 4πR2o છે દેખીતી રીતે E રેડિયલી બાહ્ય દિશામાં હશે અને જે તમને E R20r2 r આપે છે તો આપણને E મળી ગયું છે આપણને B મળી ગયું છે તેથી પોઇન્ટિંગ વેક્ટર S 10 E× B છે 4πR2o E R20r2 r S 10 E× B તેથી તે હવે ફક્ત વેક્ટર પ્રોડક્ટ છે અને આપણે તેની ગણતરી કરીશું તમે ફક્ત તેની ગણતરી કરો હું અંતિમ ફોર્મ લખી રહ્યો છું ફક્ત દરેક નિશાની ની સંભાળ રાખો S R62sinθ3r50 છે S R62sinθ3r50 હવે આપણે પ્રશ્નમાં જે આપેલ છે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ તે આપવામાં આવે છે જે ગોળાની બહાર જ છે તેથી rR મૂકો અને પછી તે S 2Rsinθ30 થશે જ્યારે rR S 2Rsinθ30 તેથી આ જવાબ પોઇંટિંગ વેક્ટર ને કારણે છે અને દિશા છે તેથી આ સોલ્યુશન છે તમે જોઈ શકો છો કે તે સોલ્યુશન સેટ નો વિકલ્પ નંબર છે અથવા પ્રશ્ન સમૂહ માટે છે તેથી આ જવાબ હતો હવે આપણે પ્રશ્ન નંબર 6 પર જઈશું તેથી પ્રશ્ન નંબર 6 જણાવે છે r ત્રિજ્યા વાળી લાંબા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ n ટર્ન હોય છે અને t0 સમયે પ્રવાહ I0 વહન થાય છે તેથી પ્રોબ્લેમ તે જેવી છે આપણી પાસે કેટલાક લાંબા સોલેનોઇડ છે તેથી I ની દિશામાં છે I દિશા આજુબાજુ I ફરે છે અને પ્રવાહ બદલાઇ રહ્યો છે એટલે પ્રવાહ આપવામાં આવે છે કારણ કે Iના ફંકશન તરીકે છે ItI0αt રેખીય રીતે વધતો જતો હોય છે સિલિન્ડ્રિકલ સપાટીની બહાર બદલાવ ItI0αt થાય છે તે પછી સોલેનોઇડની સિલિન્ડ્રિકલ સપાટીની અંદર વેક્ટરને પોઇંટિંગ કરશે ItI0αt ફરીથી તમે જોશો કે આપણે ફક્ત અંદરની ગણતરી કરવાની છે તેથી આપણે rR મૂકીશું તેથી ફરીથી આપણે E B ની ગણતરી કરવી પડશે અને પછી E× B તેથી આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે લાંબા સોલેનોઇડ માટે અનંત લાંબા સોલેનોઇડ નુ ચુંબકીય ક્ષેત્ર B0nI z તરીકે આપવામાં આવે છે કે I દિશામાં છે તેથી 0nI z છે B0nI z હવે I t ના ફંકશન તરીકે છે તેથી પ્રવાહમાં ફેરફાર ખરેખર ચુંબકીય ક્ષેત્ર ને બદલશે અને સમયના સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્રમાં આ ફેરફાર હકીકતમાં વિદ્યુતક્ષેત્ર ને પ્રેરિત કરશે તેથી વિદ્યુતક્ષેત્ર E ds તરીકે આપવામાં આવેલ છે તેમ આ આપવામાં આવ્યું છે ફક્ત આ નાના વર્તુળને ત્રિજ્યા s ની જેમ લો અને આપણે તેની E2πs તરીકે ગણતરી કરી શકીએ છીએ આ E2πs dBdt πs2 હશે અને dBdt0ndIdt હશે πs2 dBdt0ndIdt અને સમીકરણ 1 થી આપણે સીધા dBdt0nα લખી શકીએ છીએ dBdt0nα તો પછી E 0nαR2 દ્વારા આપવામાં આવે છે જ્યાં R સોલેનોઇડની ત્રિજ્યા છે તે ખરેખર જેવું છે હવે આપણે પોઇન્ટિંગ વેક્ટર ની ગણતરી કરવી પડશે B પહેલાની સ્લાઇડમાં પહેલેથી જ આપેલ છે તો S ER0 તરીકે આપવામાં આવે છે જે S 0n22 I0αtr છે E 0nαR2 S ER0 0n22 I0αtr તેથી આ રેડિયલી સામેલ છે હું ભૌતિક સમજૂતી સર પર મૂકીશ તે તમને આ અંગે ભૌતિક સમજૂતી આપશે તેથી હમણાં જ બે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે એક પ્રોબ્લેમ આ ગોળા સાથે સંબંધિત હતી જે ફરતી હોય છે અને બીજી સમસ્યા જ્યાં સોલેનોઇડ છે અને પ્રવાહ વધી રહ્યો છે પાછલા કિસ્સામાં અમે જોયું કે પોઇન્ટિંગ વેક્ટર એ ની દિશામાં છે તેથી તે ફક્ત આજુબાજુ જાય છે તમે જોઈ શકો છો કે તે જાતે ફરે છે અને કોઈ ઉર્જા અંદર અથવા બહાર જતી નથી બીજી બાજુ સોલેનોઇડમાં ઉર્જા અંદર આવે છે અને પોઇન્ટિંગ વેક્ટર અંદર આવે છે જેમ તમે યાદ કરશો કે પોઇન્ટિંગ વેક્ટર એ ખરેખર એક ભૌતિક જથ્થો છે જે સૂચવે છે કે એકમ ક્ષેત્રે કેટલી ઉર્જા વહેતી હોય છે હવે ગોળાના કિસ્સામાં તમે પહેલેથી જોઈ શકો છો કારણ કે તે આજુબાજુ ફરી રહ્યો છે અથવા જાતે જ આ સિસ્ટમમાં ઉર્જા નીકળી રહી નથી અથવા આ સિસ્ટમમાં ઉર્જા આવી રહી નથી બીજી બાજુ સોલેનોઇડમાં જેમ જેમ પ્રવાહ વધે છે તે જ રીતે અંદરનું ક્ષેત્ર પણ આગળ વધે છે અને તે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જામાં પણ વધારો કરી રહ્યું છે અને તે આ પોઇન્ટિંગ વેક્ટર દ્વારા અંદર લાવવામાં આવે છે તો હવે અમે આગામી બે પ્રોબ્લેમ સોલ્વ કરીશું ત્રીજો પ્રશ્ન એ A ત્રિજ્યાની બે મોટી સર્ક્યુલર પ્લેટો ધ્યાનમાં લેવામાં આવે છે જે પ્લેટો વચ્ચે d અંતર સાથે કેપેસિટર બનાવે છે તો તે આ જેવું છે ત્યાં બે પ્લેટો છે બંનેમાં એક ચાર્જ Q0 રાખે છે પછીના એકમાં Q0હોય છે અને તે R અંતરે છે અને આપણે અહીં ક્યાંક બિંદુ P પર ગણતરી કરીશું અને આપણે ગણતરી કરીશું જો તે તેમના કેન્દ્રમાંથી પસાર થતા પાતળા વાયર દ્વારા જોડાયેલા હોય તો વાયરમાંથી પ્રવાહ વહેતો શરૂ થાય છે દેખીતી રીતે અહીં નીચલા પ્લેટથી ઉપરની પ્લેટ તરફ પ્રવાહ વહેતો હશે જો વાયરનો અવરોધ R છે તેથી આ વાયરનો અવરોધ R આપવામાં આવે છે એક વાયરથી S અંતરે બિંદુ P પર ચુંબકીય ક્ષેત્ર શું હશે અને આ બિંદુ S સિવાય છે તેથી આ છે s ના અર્થમાં આ Q0 છે તો કેવી રીતે આગળ વધવું તેથી આપણે આની જેમ આગળ વધારીશું આ પ્રોબ્લેમ નંબર 7 છે આપણે VIR જાણીએ છીએ અને આપણે VRI બરાબર જાણીએ છીએ જે dQdt બરાબર છે અને જે આપણને Q આપે છે VIR VRI dQdt QCR અને આ આપણે QCR તરીકે સોલ્વ કરી શકીએ છીએ ચાર્જ ઓછો થઈ રહ્યો છે તેથી જ આપણે Qને Q તરીકે લઈ રહ્યા છીએ કારણ કે અહીંથી ચાર્જ વહી રહ્યો છે જે Q છે તેથી તમે Q0QdQQ 0t dtCR ગણતરી કરી શકો છો તો તમે lnQQ0 tRC ની ગણતરી કરી શકો છો જે મને QQ0e tRC આપે છે Q0QdQQ 0t dtCR lnQQ0 tRC QQ0e tRC આનો અર્થ છે કે કોઈપણ t સમયે ચાર્જ Q છે તેને t તરીકે લો જેનો અર્થ છે કે આ નીચલી પ્લેટમાંથી ચાર્જ t સમય સાથે ઘટવા જેવો છે જે પ્રવાહ જેવો વધી રહ્યો છે જેનો અર્થ સમાન છે તેથી હવે આપણે પ્રથમ E વિદ્યુતક્ષેત્રની ગણતરી કરીશું તેથી આ મારી પ્લેટો છે તે ચાર્જ Q0 અને Q0 ધરાવે છે હવે કોઈપણ સ્થળે આપણે જાણીએ છીએ કે દેખીતી રીતે આના જેવા વિદ્યુત નિર્દેશ હશે તેથી કોઈપણ સમયે આપણે શીટ માટેના વિદ્યુતક્ષેત્ર ને જાણીએ છીએ અથવા E20 20 z તરીકે આપવામાં આવે છે જ્યાં હું મારા z ને વ્યાખ્યાયિત કરું છું જ્યાં મારી કોઓર્ડીનેટ સિસ્ટમ આ z x y જેવી છે તેથી તે z દિશામાં જઈ રહી છે E20 20 z Et 0 z Et Q0e tRCa20 z તેથી મારું ક્ષેત્ર Et 0 z હશે હવે તમે કોઈપણ સમયે E લખી શકો છો કારણ કે ચાર્જ ક્ષીણ થઈ રહ્યો છે તેથી આપણે તેને Et અને તરીકે લખી શકીએ છીએ કારણ કે કોઈપણ t સમયે Et Q0e tRCa20 z છે તેથી આ મારું વિદ્યુતક્ષેત્ર છે તેથી એક વસ્તુ તમે હવે અહીં નોંધ લો કે ચુંબકીય ક્ષેત્ર ની ગણતરી કરવા માટે વિદ્યુતક્ષેત્રમાં આ ફેરફાર કેટલાક ચુંબકીય ક્ષેત્રને પ્રેરિત કરશે તેથી સૌ પ્રથમ આપણે વિદ્યુતક્ષેત્ર ના આ ફેરફારને કારણે ચુંબકીય ક્ષેત્ર ની ગણતરી કરીશું અને ચુંબકીય ક્ષેત્રમાં બીજો ફાળો આ વાયરને કારણે હશે જે પ્રવાહ I વહન કરે છે તેથી ચુંબકીય ક્ષેત્રમાં બે ફાળો હશે પ્રથમ આ વિવિધ સમયે વિદ્યુતક્ષેત્રને કારણે અને બીજું આ પ્રવાહને કારણે જે વાયરમાંથી વહી રહ્યું છે તેથી તમે અહીં એક પછી એક દ્વારા ગણતરી કરી શકો છો તેથી પ્રથમ હું આ સમય આધારિત વિદ્યુતક્ષેત્ર ને કારણે પ્રેરિત ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા જઈશ તેથી અહીંથી આપણે સીધા જ પ્રેરિત E∂t કરી શકીએ છીએ તેથી આ E∂t Q0e tRCRCπa20 z છે તેથી આ z દિશા માટે છે E∂t Q0e tRCRCπa20 z હવે આ વિવિધ સમયે વિદ્યુતક્ષેત્ર ને કારણે અમે ચુંબકીય ક્ષેત્ર ની ગણતરી કરીશું તેથી જે B ds આપવામાં આવ્યું છે તેથી આ વિવિધ સમયે વિદ્યુતક્ષેત્ર ના કારણે આ ચુંબકીય ક્ષેત્ર છે હું ફરીથી દોરું ચાલો કેટલાક S લઈએ જે અહીં આપેલ છે તેથી B dl તે હશે જેમ કે dl એ દિશામાં છે તેથી તે દિશા આપે છે એક વસ્તુ અહીં નોંધવું કે તેથી આ B2πs00∬E∂z ds છે આપણે પાછલી સ્લાઇડમાં E∂t ગણતરી કરી છે B ds B2πs 00Q0e tRC0RCπa2×πs2 B 0Q0e tRC πs22πRC πa2s Bdis 0Q0e tRC s2πRC a2 તેથી ચાલો હું તેને અહીં B2πs 00Q0e tRC0RCπa2×πs2 લખું છું 0 કેન્સલ કરશે અને ત્યાં dsπs2 હશે અહીં s2દેખાશે તેથી જે મને B 0Q0e tRC πs22πRC πa2s આપે છે તેથી આ આ ને કેન્સલ કરશે અને તેમાં એક s પરિબળ છે જે પણ આ કેન્સલ કરશે અને આ માં હશે તેથી આ મારું B છે જે Bdis 0Q0e tRC s2πRC a2 છે તેથી વિવિધ સમયે વિદ્યુતક્ષેત્ર ના કારણે આ યોગદાન છે હવે બીજું યોગદાન આપણે તેને B ડિસ્પ્લેસમેન્ટ તરીકે લખીએ તમે કહી શકો કે B ડિસ્પ્લેસમેન્ટ છે આ પહેલું છે હવે આપણે બીજા B ના યોગદાનની ગણતરી કરીશું જે તેના દ્વારા પ્રવાહ વહન ને કારણે ફરીથી હશે ફરીથી તે જ લૂપ s બનાવો અને ફરીથી એમ્પીયર નિયમ બરાબર વાપરો B dl0I આ દિશામાં બંધ કરાયેલા પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે તે તમે જાણો છો તેથી આ B 2πs0dQdt છે તેથી આ ચોક્કસ હોવા માટે B 2πs0ddt Q0e tRC છે અને હું મોડ લઈશ કારણ કે હકીકતમાં I વધી રહ્યો છે dl0I B 2πs0ddt Q0e tRC B 2πs 0Q0RC e tRC BI 0Q0e tRC2πRC s તેથી આ B 2πs 0Q0RC e tRC છે તેથી BI 0Q0e tRC2πRC s છે આ પ્રવાહ I વહેવાને કારણે છે તેથી Iને કારણે B હું આ રીતે લખી રહ્યો છું હવે કુલ B આપણે Btotalની ગણતરી કરવાની છે તેથી Btotal 02πRC Q0e tRCs 02πRCQ0e tRC sa2 દ્વારા આપવામાં આવશે તેથી તે જથ્થો લો જે અહીં સામાન્ય છે તેથી આ 0Q0e tRC2πRC સામાન્ય છે અને મને લાગે છે આ Btotal 0Q0e tRC2πRC 1s sa2 છે Btotal 02πRC Q0e tRCs 02πRCQ0e tRC sa2 Btotal 0Q0e tRC2πRC 1s sa2 તેથી આ B છે કારણ કે આપણે B ની ગણતરી કરી છે હવે આ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે c વિકલ્પ સેટિસ્ફાઇડ થાય છે હવે પ્રશ્ન નંબર 8 ફક્ત આપણે આ સિસ્ટમ માટે પોઇન્ટિંગ વેક્ટર ની ગણતરી કરવી પડશે તેથી આપણે E ની ગણતરી કરી છે આપણે B ની ગણતરી કરી છે હવે આપણે S10 EB લખીએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે E Q0e tRCa20 zછે તેથી z માં આ વિદ્યુતક્ષેત્ર છે હવે s ની બરાબર તે આના જેવા ગુણાકાર થશે તો આ S Q02e 2tRC2πRC a20 1s sa2 z છે જે S Q02e 2tRC2πRC a201s sa2 r છે અને z એ r છે S10 EB E Q0e tRCa20 z S Q02e 2tRC2πRC a20 1s sa2 z S Q02e 2tRC2πRC a201s sa2 r હવે આ તે પોઇન્ટિંગ વેક્ટર છે જે તમે તમારા પ્રશ્ન સમૂહમાંથી વિકલ્પો જોઈ શકો છો તે વિકલ્પોમાંથી એક સાથે બંધબેસતું છે એક વાતનો હું ઉલ્લેખ કરીશ કે RC ને ક્ષણિક સર્કિટનો સમય અચળાંક કહે છે